આ લેક્ચરમાં આપણે માઇક્રોવેવMicrowave તરંગલંબાઈ ૦ ૦૦૧ ૦ 3 મીટર હોય તેવું તરંગ રિમોટ સેન્સિંગ વિશે થોડું જોઈશું મેં મારા અગાઉના લેક્ચરમાં આ વિશે પ્રસ્તાવના બાંધી દીધેલી અને એ વિશે પણ ચર્ચા કરી લીધેલી કે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ નો ઉપયોગ કરીએ ત્યારે તેના ફાયદા અને ગેરફાયદા શું મળે ચાલો આપણે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ વિષે થોડું વધારે જાણીએ તો ચાલો આપણે હાલની તારીખમાં આપણી પાસે રહેલી અલગ અલગ રડારRadar અવકાશી ગતિવિધિ પર દેખરેખ રાખવા નું સાધન સિસ્ટમ ની માહિતી મેળવીએ તો આ છે પહેલો પ્રકાર જે છે પલ્સPulse એક નાનો વીજાણું વિસ્ફોટ રડાર તો પલ્સ રડાર માં ટ્રાન્સમીટરTransmitterપારેશક અને ઓબજેક્ટ વચ્ચેનું અંતર માપી શકાય છે અને અને એવા ઓબજેક્ટ કે એક પલ્સ થી બીજી પલ્સ વચ્ચે જેની રેન્જમાં ફરકપડે છે તેના પર સતત નજર રાખીને તેની ઝડપ પણ માપી શકીએ છીએ જ્યારે તમે ટ્રાન્સમીટર અને ઓબજેક્ટની જગ્યા ટ્રેક કરો ત્યારે આવું શક્ય બની શકે છે તમે ઓબજેક્ટની સ્પીડ ટ્રેક કરી શકો છો તો તમારી પાસે ક્યાંક એક પલ્સ રડાર ઇન્સ્ટોલ કરેલ હોય અને જો તમે સમજી લો કે ચાલતી ગાડી પર ધ્યાન રાખવા માંગો છો તો આનાથી તમે તે સરળતાથી કરી શકો છો પણ અહીં આપણી પાસે એક બીજા પ્રકારનું રડાર પણ છે જે સાચે જ વધારે પડતી ચોકસાઈ અને યોગ્યતા ધરાવે છે તો કંટીન્યુઅસ વેવ રડારમાં આપણી પાસે હોય છે ડોપલરDoppler ચોક્કસ રીતે આવૃતિમાં ફેરફાર કરવા માટેનું સાધન કે પદ્ધાતી રડાર અને ફ્રિકવન્સીFrequencyઆવૃત્તિ મોડ્યુલેટરModulator એક સાધન જે તરંગનું નિયમન કરવામાં વપરાય છે કંટીન્યુઅસ વેવ રડાર તો આ કિસ્સામાં તે કોઈપણ વાહન ની સ્પીડ માપવા માટે તે વધુ ચોક્કસ છે અને આજકાલ લોકો આ પદ્ધતિ ખૂબ વાપરી રહ્યા છે તો પોલીસે આ રડાર પહેલાથી જ ટ્રાફિક સિગ્નલ માં ઇન્સ્ટોલ કરી દીધેલા છે અને તેઓ કારની સ્પીડ પર મોનીટરીંગ Monitoringનિયંત્રણ અને દેખરેખ રાખે છેતો આ કંટીન્યુઅસ વેવ રડાર નો ઉપયોગ મુખ્યત્વે વિમાનો ના અલ્ટીમીટરAltimeter ઉચ્ચતા માપવા નું સાધન માં થાય છે પરંતુ આ લાંબા અંતરની રેન્જRange કાર્ય ક્ષેત્ર ની મર્યાદામાં અંતર માપવા માટે સક્ષમ નથી તો આમ જુદા જુદા કિસ્સામાં આપણી પાસે બે જુદા પ્રકારની રડાર સિસ્ટમ છે પ્રથમ પલ્સ રડાર સિસ્ટમ અને બીજી કંટીન્યુઅસ વેવ રડાર સિસ્ટમ તો પ્લસ રડાર સિસ્ટમ માં ટ્રાન્સમીટર અને ઓફ સેન્ટ વચ્ચેનું અંતર અને ઓબ્જેક્ટObjectપદાર્થની ઝડપ માપી શકાય છે જે બે પ્લસ વચ્ચે ના રેન્જ ના બદલાવ પર આધારિત છે જ્યારે કંટીન્યુઆસ વેવ રડાર માં તમારી પાસે બે જુદી સિસ્ટમ હોય છેપ્રથમ ડોપલર રડાર અને બીજું ફ્રિકવન્સી મોડ્યુલેટેડ રડાર તો આ રડાર ખૂબ જ લોકપ્રિય છે અને રોજિંદા જીવનમાં ખૂબ જ વાપરવામાં આવે છે તો અહી ચાલો આપણે જાણીએ કે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગમાં જુદી જુદી પ્રકારના કયા કયા ઘટકો છે તો રિમોટ સેન્સિંગ ના મુખ્ય ત્રણ ઓબ્જેક્ટ છે એક ટ્રાન્સમીટર બીજો રીસીવરReceiverતરંગગ્રાહી સાધન અને ત્રીજું એન્ટીનાAntennaતરંગ ગ્રાહક યાંત્રિક સાધનો કે જે સિગ્નલને રેકોર્ડ કરે છે અને ઉર્જા ને પણ રિસીવ કરે છે બરોબર તો અહીં આ ચિત્રમાં તમે જોઈ શકો છો આ એક્ટિવ રડાર ના કિસ્સામાં આ રડાર સીસ્ટમની કેપીસીટિ એટલી છે કે તે પોતે એક યોગ્ય સરફેસને ઈલ્યુંમીનેટIlluminate પ્રકાશિત કરી શકે છે અને તે સરફેસ પ્રતિક્રિયા આપે છે અને પછી તે બેકસ્કેટરિંગ વેલ્યુ પણ આપે છે બરોબર તો સ્કેટર કરેલી વેલ્યુ પાછી સેટેલાઈટ પાસે જાય છે અથવા તમારુ સેન્સર જે સ્પેસ માં રહેલ છે અથવા તે એરબોર્નAirborneહવાજન્ય છે તે વેલ્યુ ને ચોક્કસ સેન્સર કેપ્ચર કરશે તો અહી તમે જોઈ શકો છો કે આ ચોક્કસ પ્રણાલી દ્વારા એક ચોક્કસ એરીયા ની જગ્યા ને પ્રકાશિત કરેલ છે પરંતુ જો આપણે અહીં જોઈએ તો તે ખસી ગયેલ છે અને તેણે બેકસ્કેટરિંગ વેલ્યુ કેપ્ચર કરેલ છે તો ચાલો આપણે સમજીએ કે અહીંયા જે સેટેલાઈટ એ આ એરિયા પ્રકાશિત કર્યો છે તે એવી પ્લસ છોડ્સે કે જ્યારે તેની સામે કોઈ પહેલો પદાર્થ આવે તો તેની સાથે અથડાયેલ ઇકો બેકસ્કેટરBackscatter૧૮૦ ઓંશ ના ખૂણે પાછુ ફેકાવું થશે અને આ તમને બેકસ્કેટરિંગ વેલ્યુ આપશે બરોબર બેકસ્કેટરિંગ વેલ્યુ પાછી સેટેલાઈટ અથવા સેન્સર પાસે જશે અને રેકોર્ડ થશે ત્યારબાદ તે રેકોડેડ ડેટા ઈમેજીના રુપમાં ડીસ્ટ્રીબ્યુસનDistributionપ્રસારિત થશે અને તેનું એનાલીસીસ થઇ જશે અને આ રીતે આપણે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગના કિસ્સામાં કામ કરીએ છીએ બરોબર ચાલો આપણે આ બેકસ્કેટરિંગને સમજીએ આ બેકસ્કેટરિંગ શું છે તે રીફ્લેક્સનRefectanceપ્રતિબિંબન અથવા એમીસનEmmisionઉત્સર્જનથી કેવી રીતે અલગ છે તમે જાણો જ છો કે આ એક ચોક્કસ વિમાનમાં એક્ટીવ રડાર છે જે ચોક્કસ સપાટીને પ્રકાશિત કરે છે આ સપાટી કાં તો ઉર્જાનું શોષણ કરશેકાંતો ઉર્જાને ટ્રાન્સમીટ કરશે અથવા આ ઉર્જાને રીફ્લેકટRefectપ્રતિબિંબિત કરશે અથવા આ ઉર્જાને સકેટર કરશે જોકે અહીં આપણે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ ડેટાની વાત કરી રહ્યા છીએ તો અહીં માઇક્રોવેવ ઉર્જામાં તે લાંબી તરંગલંબાઇ છે અને તે બેક્સ્કેટર થશે તો બેકસ્કેટર થયેલ વેલ્યુ એક ઓબ્જેક્ટ રીસીવ કરશે કે જે આ વેલ્યુને સ્કેટર કરે છે અથવા જે સ્કેટરીંગની ઘટનામાં શામેલ છે તેને બેકસ્કેટર તરીકે ઓળખવામાં આવે છે અને જે ઉર્જા તમારા એક્ટીવ માઇક્રોવેવ સેન્સર દ્વારા રીસીવ કરવામાં આવી છે તે ઉર્જા બેકસ્કેટરિંગ તરીકે ઓળખાય છે ચાલો સમજીએ કે અહીં ખરેખર શું થઈ રહ્યું છે ટ્રાન્સમીટર માઇક્રોવેવ A ની ક્રમિક પલ્સ પેદા કરે છે જેથી માઇક્રોવેવ ઉર્જા ઉત્પન્ન થાય છે તો ક્રમિક પલ્સ તો પલ્સને એક એફ માં મોકલવામાં આવશે અને તે આપણી સપાટી પર પહોંચશે અને જે ક્ષણે તે તમારી પલ્સ સાથે ક્રિયા પ્રતિક્રિયા કરશે તે ક્ષણે બેકસ્કેટરિંગ શરૂ થશે અને તે જ સમયે તે પલ્સ પાછું જશે અને તે તમારા સેન્સર દ્વારા રેકોર્ડ થશે તો મધ્યમાં રડાર બીમBeamકિરણ પ્લેટફોર્મની ગતિના કાટખૂણે સપાટીને પ્રકાશિત કરે છે તો આ કિસ્સામાં આ મુવમેન્ટની દિશા છે હું ત્રીજી દિશા દોરી શકતો નથી તો આ ખરેખર વિઝ્યુલાઇઝેશનvisulaisationચિત્રણ કરવું માટે છે એન્ટેના એ પ્રકાશિત બીમ Cની અંદર વિવિધ ઓબ્જેક્ટ પર થી રીફ્લેક્તેડ થયેલ ટ્રાન્સમીટેડ ઉર્જાના ભાગને રીસીવ કરે છે તો અહીં ટ્રાન્સમીટ ઉર્જા A એન્ટેના દ્વારા એક બીમ Bમાં કેન્દ્રિત કરવામાં આવે છે અને તે પછી C વિવિધ ઓબ્જેક્ટની માંથી પ્રતિબિંબિત અથવા બેકસ્કેટર્ડ ઉર્જા છે ઇલેક્ટ્રોનિક સિસ્ટમમાં આ ડેટા સપાટી પર ટુ ડાઈમેન્સનલ 2 Dimentional દ્વિ પરિમાણીય છબીના રૂપમાં સ્ટોર થાય છે અને પછી તે તમારા ગ્રાઉન્ડ સ્ટેશન પર સ્થાનાંતરિત થઇ શકે અને ત્યારબાદ તેનું વિશ્લેષણ થઇ શકે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ પોલારાઇઝેશનPolarizationધ્રુવીકરણમાં તે નોંધપાત્ર ભૂમિકા ભજવે છે અહીં રેડિયેશનના પોલારાઇઝેશન ફાયદા તરીકે ઉપયોગમાં લઈ શકાય છે તો ચાલો આપણે તેવું કેવી રીતે થાય તે જોઈએ તો ચાલો આપણે આ પોલારાઇઝેશન ને પહેલા સમજીએ કે પોલારાઇઝેશન નો અર્થ શું છે તો પોલારાઇઝેશન ઇલેક્ટ્રિકelectricવિજાણું ક્ષેત્રના ઓરિએન્ટેશનનો સંદર્ભ આપે છે અને મોટાભાગના રડાર્સ આડા ધ્રુવીકૃત અથવા ઉભી પોલારાઇઝેશન વાળા માઇક્રોવેવ રેડીએશનને ટ્રાન્સ્મીટ કરવા માટે રચાયેલ છે તો મારી પાસે તમારી માટે એક આકૃતિ છે અહીં તમે એક્ટીવ માઇક્રોવેવ રડાર સેન્સર્સ જોઈ શકો છો કે તે શું કરશે તેઓ સપાટીને પ્રકાશિત કરશે પરંતુ તેઓ કેવી રીતે પ્રકાશિત કરશે માઇક્રોવેવ ક્ષેત્રમાં થોડો પ્રકાશ એમીટ કરી અને તેઓ કેવી રીતે ગોઠવાશે અથવા આ વિદ્યુત ક્ષેત્રને કેવી રીતે સંચાલિત કરશે તો કાં તો તેઓ આડા પોલરાઇઝ્ડPolarizeધ્રુવીકૃત પ્રકાશનો ઉપયોગ કરશે અથવા તો ઉભા પોલરાઇઝ્ડપ્રકાશનો તો જો તમે જોશો કે આ આ રીતે હલન ચલન થય રહી છે આ કિસ્સામાં તે આની જેમ આગળ વધી રહ્યો છે એક હોરીઝોન્ટલHorizontalઆડું રીતે છે અને બીજી વર્ટીકલverticalઉભું રીતે છે તો આવું ટ્રાન્સમીટરના કિસ્સામાં છે અહીં આપણે ફક્ત ટ્રાન્સમીટર વિશે જ વાત કરી રહ્યા છીએ પરંતુ શું આપણી પાસે ફ્લેક્સીબીલીટીFlexibilityઅનુકુળતા છે કે જેથી આપણે તેને આડા ટ્રાન્સમિટ કરી શકીએ પરંતુ ઉભા રીસીવ કરી શકીએ શું માઇક્રોવેવ રિમોટ સેન્સિંગમાં આવું શક્ય છે તો જવાબ છે હા તો અહીં પોલરાઇઝેશનનું કોમ્બીનેશન માઇક્રોવેવ રિમોટ સેન્સિંગમાં પણ વપરાય છે અને પ્રથમ છે તમારું HH તો HH એટલે કે ટ્રાન્સમીટર આડી પોલરાઇઝેશનમાં હશે અને રીસીવર પણ આડા પોલરાઇઝેશનમાં હશે પછી નું બીજું છે VV તો વર્ટિકલ ટ્રાન્સમિટર અને વર્ટિકલ રીસીવર HV માં આડુ ટ્રાન્સમિટર અને ઉભું રીસીવર છે VHમાં ઉભું ટ્રાન્સમિટર અને આડુ રીસીવર હોય છે તો અહીં આપણે ખરેખર તકનીકીનો ઉપયોગ કરી રહ્યા છીએ આપણે આ માઇક્રોવેવ શક્તિઓનો ઉપયોગ કરીને મહત્તમ માહિતી કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને મૂળભૂત રીતે આપણે અહીં જે બેકસ્કેટર કરેલ છે તેને માપી રહ્યા છીએ આ ચાર પૈકી પ્રથમ બે તમારા HH અને VV છે તે લાઇક પોલરાઇઝેશન તરીકે ઓળખાય છે કારણ કે બંને એક જ પોલરાઇઝેશન ડોમેનમાં છે તો પ્રથમ જો HH મૂળભૂત રીતે આડા આડા હોય છે તેજ રીતે એકબીજાની જેમ ઉભા ઉભા હોય છે પરંતુ પછીનમાં આ બંને મૂળભૂત રીતે એકબીજાથી જુદા છે તેઓ ક્રોસcrossત્રાંસુ પોલરાઇઝેશન તરીકે ઓળખાય છે અહીં તમે સમજી શકો છો અહીં તમે આ સમજી શકો છો કે આ વિદ્યુત ક્ષેત્રો કેવી રીતે પેદા થાય છે અને આ ફક્ત વિઝ્યુલાઇઝેશન માટે છે અને અહીં તમે જોઈ શકો છો કે આ વિમાન મૂળભૂત રીતે પ્રોપગેશનPropagationપ્રસરણની દિશાને ધ્યાનમાં રાખીને ઓર્થોગોનલOrthogonalલંબ રૂપે પ્લેન છે તો આ બે પ્લેન તમારા પ્રોપગેશન દિશા ને ઓર્થોગોનલ છે જ્યારે જો તમે આ સંકેતો જોશો તો ઇલેક્ટ્રિક ક્ષેત્ર મૂળભૂત રીતે અહીં અને અહીં છે તો એક આડુ છે બીજુ ઉભું છે તો પોલરાઇઝેશનમાં આપણે શું કરીએ છીએ આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રના પોલરાઇઝેશનની સ્થિતિનું વિશ્લેષણ કરીએ છીએ તો આપણે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગમાં આનો ઉપયોગ કરીએ છીએ જ્યારે આપણે પોલરાઇઝેશન અથવા પોલારિમેટ્રિક એસ વિશે વાત કરી રહ્યા છીએ પોલરાઇઝેશનમાં તમારી પાસે પ્રથમ HH છે જ્યાં ટ્રાન્સ્મીટેડ અને રીસીવડ ઉર્જા બંને સમાન પોલરાઇઝેશનમાં છે જે આડા છે પછીનું HV છે તો પ્રથમ આડી દિશામાં ફેલાય છે આડી પોલરાઇઝેશનમાં છે અને રીસીવ થાય છે VVમાં બન્ને ઉભા પોલરાઇઝેશનમાં હોય છે જયારે VH માં ઉભા ટ્રાન્સ્મીટ થાય છે જ્યારે આડામાં રીસીવ થાય છે તો જો આપણે આને બે જૂથોમાં વહેંચીએ HH અને VV તેઓ લાઈક પોલરાઇઝેશન તરીકે ઓળખાય છે અને HV અને VH ને ક્રોસ પોલરાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે હું આશા રાખું છું કે આ તમને સ્પષ્ટ હશે હવે અહીં આપણે ચારેય કેસો જોયા છે પરંતુ શું આપણે આ પોલરાઇઝેશનને બદલીને કેટલીક વધારાની માહિતી મેળવી શકીએ ભલે પછી તે ટ્રાન્સમીટરમાં છે કે રીસીવરમાં છે જ્યારે આપણે HH નો ઉપયોગ કરી રહ્યા છીએ અને જયારે HV VV અથવા VH નો ઉપયોગ કરી રહ્યા છીએ ત્યારે આપણી પાસે કેટલીક અલગ માહિતી હોય છે તો ખરેખર આપણને શું મળશે હું તમને કેટલાક દાખલા બતાવીશ તો આ એક HH છબી છે તો અહીં ટ્રાન્સમીટરનો આડી પોલરાઇઝેશનમાં અને રીસીવરનો પણ આડા પોલરાઇઝેશનમાં ઉપયોગ કરેલ છે અહીં બીજી છબી VV ની પછી ત્રીજી HVની છે તો તમે આ ત્રણેય છબીઓ જોઈ શકો છો અને શું તમે તેમાં તફાવત અથવા કેટલીક વધારાની માહિતી શોધી શકો છો જે તમે વિવિધ પોલરાઇઝેશનમાં મેળવી રહ્યાં છો તો અહીં જો તમે આ HH જુઓ તો આ ચોક્કસ ક્ષેત્ર અન્ય કરતાં વધુ યોગ્ય છે જો તમે VV જોશો તો તમે આ ચોક્કસ ક્ષેત્રને જોઈ શકો છો વોટર બોડી છે તો અહીં તમને કેટલીક સુવિધાઓ મળી શકે છે જે આમાં દેખાતી નહોતી અને તે આમાંની પણ ન હતી પરંતુ જો તમને HV સેટલમેન્ટSettlementસપાટી નું નીચે ધસી જવું તે અથવા મકાનની માહિતી અથવા નાના ઓબ્જેક્ટ્સની ભૂમિતિ વધુ સારી દેખાય છે તો જો આપણે આનો ઉપયોગ કરીએ તો આપણી માહિતી અલગ હશે જો તમે આનો ઉપયોગ કરો છો તો તમારી માહિતી અલગ હશે જો તમે HHનો ઉપયોગ કરો છો તો આપણી માહિતી અલગ હશે પરંતુ શું આપણે રીમોટ સેન્સિંગ વિશેની મૂળભૂત સમજનો ઉપયોગ કરી શકીએ છીએ અને આ છબીઓને કેવી રીતે વિઝ્યુઅલાઈઝ કરી શકીએ છીએ તો હું આશા રાખું છું કે તમે આ રંગ કામ્પોસાઈટCompositeએકીકૃત યાદ હશે આપણે અહીં આ છબીઓનો ઉપયોગ કરીને રંગ કામ્પોસાઈટ તૈયાર કરી શકીએ તો શું આપણી માહિતી અલગ હશે અથવા તે ફક્ત આ અથવા આ અથવા આની જેમ રહેશે તો ચાલો જોઈએ કે જ્યારે આપણે રંગ કામ્પોસાઈટ બનાવવા માટે HV HH VV ને ભેગા કરીએ ત્યારે પરિણામ જોઈએ હું આશા રાખું છું કે તમે પ્રથમ બીજી અને ત્રીજી છબી વચ્ચેના તફાવતને સરળતાથી શોધી શકશો અને આ જ રંગની કામ્પોસાઈટ છબી છે તો અહીં જે માહિતી આ HHVV અને HV દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે તે બધી એક સાથે મર્જ થઈ ગઈ છે અને પોલરાઇઝેશનના આ ત્રણ જુદા જુદા સંયોજન દ્વારા પકડેલ બધી માહિતી અહીં શામેલ કરવામાં આવી છે તો જો તમને આ બધામાં જે 3 અથવા 4 પોલરાઇઝેશનમાં કોઈ ડેટા મળે તેને તમે રંગ કમ્પોસાઈટ કરી શકો છો તમે તમારા ટારગેટTargetધ્યેયને વધુ સારી રીતે એક્સ્ત્રેક્ટExtractસાર કાઢવો કરવા માટે આ પોલરાઇઝેશનનો ઉપયોગ કરી શકો છો તો અહીં યાદ રાખો આ કોર્સમાં હું તમને બધી મૂળભૂત સમજ તેમજ આ રીમોટ સેન્સિંગ ડેટાની અદ્યતન પ્રક્રિયા શીખવવા જઇ રહ્યો છું તેનો વાંધો નથી તે પછી ઓપ્ટિકલOptical પ્રકાશ વિષયક હોય કે માઇક્રોવેવ ડોમેનમાં છે પરંતુ તમારે શ્રેષ્ઠ પદ્ધતિ પસંદ કરવી પડશે કે જે તમને તમારી એપ્લિકેશન આપે અથવા તમારી સમસ્યા માટે યોગ્ય પરિણામ આપે છે તો અહીં મેં કેટલાક ઉપગ્રહોની સૂચિબદ્ધ કરી છે જે માઇક્રોવેવ ડોમેનમાં કાર્યરત છે અને આ સંપૂર્ણ સૂચિ નથી આ ઉપગ્રહ પસંદ કરેલ છે તો પ્રથમ છે સીસેટ તે પછી ERS 1 2 JERS -I RADARSAT 1 SIR C Envisat Radarsat II છે તો આ ઉપગ્રહો અવકાશમાં ઉપલબ્ધ છે અને ડેટાસેટ્સ પણ અમને ઉપલબ્ધ છે તેમાંથી કેટલાક ખરીદી શકાય છેતો તેમાંથી કેટલાક મફતમાં ઉપલબ્ધ છે તો જો તમારે આમાંથી કોઈ ડેટાસેટ અથવા કદાચ તાજેતરના લોંચ ડેટાસેટ્સ જોઈએ છે તો તમારે સ્પેસ એજન્સીઓનો સંપર્ક કરવો પડશે અને જો તે મફતમાં ઉપલબ્ધ હોય તો તમે તેમને સીધા જ ડાઉનલોડ કરી શકો છો જો તે ખરીદવા પડે તેવા હોય તો તમારે ઔપચારિકતાઓ પૂરી કરવાની રહેશે મેં અગાઉ કહ્યું તેમ આ માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ તમારા ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગથી સંપૂર્ણપણે ભિન્ન છે તો અહીં જે ઇમેજિંગ તકનીકીઓ આપણે ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગમાં ઉપયોગમાં લીધી છે જે અહીં અનુસરવામાં આવતી નથી તો તે સમજવા માટે તમારે આ સમજવું પડશે માઇક્રોવેવ ડોમેનમાં આપણી પાસે કઈ કઈ વિવિધ ઇમેજિંગ તકનીકીઓ છે તો પ્રથમ સ્ટ્રિપ છે પછી ScanSAR ત્યારબાદ સ્પોટલાઇટ ત્યાર પછી PolSAR પછી InSAR પછી ISAR બરાબર આ માઇક્રોવેવ ડોમેનમાં ઉપલબ્ધ વિવિધ ઇમેજિંગ તકનીક છે અને હવે તે સમજવા માટે આપણે તેમાંની કેટલીક જોવાએ કે તેઓ તમારા ડેટા જનરેશનમાં કેવી ભૂમિકા ભજવી રહ્યા છે આ પ્રથમ એક સ્ટ્રીપStripપટ્ટી મોડમાં તમે જોઈ શકો છો કે આ ચોક્કસ ફ્લાઇટ એક્ટીવ રિમોટ સેન્સિંગ સેન્સરને ઝીલે છે અને જે આ ચોક્કસ સપાટીને પ્રકાશિત કરે છે અને તે આ ક્ષેત્રને પટ્ટીમાં સેન્સીંગ કરી રહી છે તો પ્રથમ સ્ટ્રીપ જનરેટ થશે ત્યારબાદ આગળ જનરેટ થશે તે પછી અને પછીથી આ સ્ટ્રીપ્સનો ઉપયોગ કરીને છબી ઘડવામાં આવશે ત્યાર બાદના ScanSARમાં તમે શું કરશો કે તમે ફ્રેમ્સFrameબંધોમાં છબીઓ મેળવશો અને ફ્રેમ એકસાથે ઉપયોગમાં લેવામાં આવશે જેથી છબી બરોબર બની શકે ત્રીજામાં તમારી પાસે ફરીથી સ્પોટલાઇટ છે અને સ્પોટલાઇટ માં પણ આની જેમ છબી જનરેટ થશે તો એક ઓબ્જેક્ટ બે કે ત્રણ જુદા જુદા પોઝિશનમાંથી જોવામાં આવશે અને પછી તમે આ જટિલ છબીઓ બનાવી શકો છો તો અહીં જો તમે આ સ્ટ્રીપ ScanSAR અને સ્પોટલાઇટની તુલના કરો તો તમને તફાવત સ્વાથSwath એક પ્રકારની મોટી પટ્ટી વાળો વિસ્તારમાં મળશે તો અહીં જ્યારે આપણે સ્ટ્રીપ મોડનો ઉપયોગ કરી રહ્યાં છીએ ત્યારે 30 કિલોમીટર સ્વાથની જાણ કરવામાં આવી છે જ્યારે આપણે આ ScanSAR વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે આ 100 કિલોમીટર ScanSAR નોંધાયું પછી આ સ્પોટલાઇટમાં 10 કિલોમીટરનું નોંધાયું છે તો સ્વાથ મૂળભૂત રીતે તમારી છબીની પહોળાઈ છે તો તે પહોળાઈમાં તમારી પાસે ઘણા પિક્સેલ્સ હશે તો અહીં પણ તમારી પાસે પિક્સેલ હશે પરંતુ અવકાશી રીઝોલ્યુશન અને અન્યની ગણતરી અલગ હશે તો માઇક્રોવેવ રિમોટ સેન્સિંગમાં સાઈડ લૂકિંગlookingજોતું રડાર સિસ્ટમ ઓપરેશનoperationકાર્યક્રમ વિશે જાણવું રસપ્રદ છે ચાલો આપણે અહીં સમજીએ કે આ ચોક્કસ ફ્લાઇટ એક્ટીવ રિમોટ સેન્સિંગ સેન્સર જીલે છે તો તે માઇક્રોવેવ સિગ્નલને પ્રકાશિત અથવા પ્રસારિત કરવાનું પ્રારંભ કરશે જે પછીથી તમારા લક્ષ્ય સુધી પહોંચશે તો અહીં તમે જોઈ શકો છો કે તે આ ચોક્કસ સ્થાન પર પહોંચ્યા પછી તે પહેલેથી જ પ્રથમ ઓબ્જેક્ટ સાથે ઇન્ટરેક્સન કરી ચૂકી છે આ ઓબ્જેક્ટને આ ટ્રાન્સમિટ કરેલું સિગ્નલ મળશે કે તરત પછી શું થશે તમારું બેકસ્કેટરિંગ શરૂ થશે તો બેકસ્કેટર કરેલું મૂલ્ય તમારા સેન્સર તરફ પ્રયાણ કરવાનું શરૂ કરશે અને તે જ સમયે આ પ્રસારિત ઉર્જા તમારા આગલા લક્ષ્યની મુસાફરી ચાલુ રાખશેએકવાર તે આ ટાવરtowerથાંભલો પર પહોંચશે પછી તે ફરીથી આગળનો પડઘો પાછો મોકલશે તો બેકસ્કેટરિંગ આ ટાવરથી અને આ ઘરથી શરૂ થશે તેઓ તેમની સ્થિતિ અને સમય પર આધાર રાખીને તેઓ તમારા પ્રસારિત સિગ્નલ સાથે સંપર્ક કરે છે એકવાર તે સમાપ્ત થઈ જાય પછી તે તમારા સેન્સર સુધી પહોંચશે અને પછી તે અલગથી નોંધવામાં આવશે અને તમારી માઇક્રોવેવ છબી ઉત્પન્ન થશે તો અહીં પહેલેથી જ દરેક વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો આ મૂળરૂપે ટ્રાન્સમીટરથી ઓનબોર્ડOnboardપૂર્વનિર્ધારિત એરક્રાફ્ટAircraft હવાઈ જહાજ દ્વારા ના રડાર પલ્સ છે આ પીળો રંગ છે અને આ ટાવરથી રીટર્ન સિગ્નલ છે અને આ આ ટાવરમાંથી રીટર્ન સિગ્નલ છે તે લીલા રંગનું છે અને તમારા ઘરમાંથી રીટર્ન સિગ્નલ ગ્રે રંગમાં છે હું આશા રાખું છું કે આ તમારા માટે સ્પષ્ટ હશે ચાલો હવે આપણે આ ઈમેજિંગ રડાર સિસ્ટમને સમજીએ કે આપણે આ ઇમેજિંગ કેવી રીતે કરી શકીએ અને આજકાલ કયા પ્રકારનાં ઇમેજીંગ રડાર સિસ્ટમો ઉપલબ્ધ છે તો પ્રથમ સાઇડ લુકિંગ એરબોર્ન રડાર સિસ્ટમ છે અથવા તે વાસ્તવિક એપાર્ચરAparture ખુલ્લી જગ્યા કે બાકોરું રડાર તરીકે પણ ઓળખાય છે પછીની કૃત્રિમ એપાર્ચર રડાર છે અને સિન્થેટીકsynthetic કૃત્રિમ એપાર્ચર રડારમાં મૂળભૂત રીતે એન્ટેનાની નિશ્ચિત લંબાઈનો ઉલ્લેખ છે તો ચાલો આપણે માની લઈએ કે આ મારો માઇક્રોવેવ સેન્સર છે અને આ એન્ટેના છે અને તમારું ટ્રાન્સમીટર અહીં સ્થિત છે અને આ તમારું રીસીવર છે તે આ સપાટીને પ્રકાશિત કરશે તો એકવાર આપણે આ બેકસ્કેટર કરેલું મૂલ્ય રીસીવ કરીશું તે સંગ્રહિત થઈ જશે અને તે આગળ પ્રસારિત થશે તો અહીં આ કિસ્સામાં વાસ્તવિક એપાર્ચર રડારમાં આપણે એન્ટેનાની નિશ્ચિત લંબાઈનો ઉલ્લેખ કરી રહ્યાં છીએ તો આ એન્ટેના છે અને આ એપાર્ચર નો અર્થ એન્ટેના છે તો વાસ્તવિક એપાર્ચર એટલે એન્ટેના રડાર તો આપણે સીન્થેસાઈઝSynthesizeસંશ્લેષણ કરવા જઈ રહ્યા નથી અથવા આપણે આ એન્ટેનાની લંબાઈને આર માં બદલીશું નહીં હવે પછીની કેટેગરીમાં આગળની કેટેગરીમાં આપણી પાસે SAR છે SAR માં મૂળભૂત રીતે 1 મીટર એન્ટેનાને ઇલેક્ટ્રોનિક રૂપે 600 મીટરની કૃત્રિમ લંબાઈમાં સંશ્લેષણ કરી શકાય છે તો અહીં આપણે નિશ્ચિત લંબાઈનો ઉપયોગ કર્યો છે આપણે કૃત્રિમ લંબાઈનો ઉપયોગ કરી રહ્યા છીએ જે સીન્થેસાઈઝસંશ્લેષણકરવા મદદ માં આવે છે જે કદાચ વાસ્તવિક મૂલ્યના ગુણાકાર જેટલું હોય અને સામાન્ય રીતે એરબોર્ન અને સ્પેસબોરનSpaceborneઅકાશ જન્ય રડાર સિસ્ટમમાં ઉપયોગમાં લેવાય છે તો આ વધુ લોકપ્રિય છે કારણ કે અહીં મોટી એન્ટેના બનાવવાની જરૂર નથી તમે ફક્ત ગણિત અથવા ઇલેક્ટ્રોનિકલી એન્ટેનાની લંબાઈને વધુમાં સીન્થેસાઈઝ કરશો માઇક્રોવેવમાં રિમોટ સેન્સિંગ ટ્રાન્સમીટર અને રિફ્લેક્ટીંગ ઓબ્જેક્ટ વચ્ચેનું અંતર એ માપેલા સિગ્નલના પડઘાનો ઉપયોગ કરીને અંદાજ લગાવી શકાય છે માપેલા સિગ્નલના પડઘા એટલે બેકસ્કેટર કરેલું મૂલ્ય ઉર્જા પ્રકાશ C કે જે કોઈ પણ પદાર્થની સ્લેંટ શ્રેણીની ગણતરી ની બરાબર છે તેના વેગથી પ્રસરે છે તો સ્લેંટSlantકોઈ એક દિશા માનો ઢાળ રેંજનો શું અર્થ છે તો યાદ રાખો કે રેંજ શબ્દનો ઉપયોગ અંતર માટે થાય છે તો સ્લેંટ રેંજ c⋅t 2 અને t તમારો સમય છે તો અહીં આપણે આ સમયે આ ટ્રાન્સમીટરથી તમારી સપાટી પર માપન કરી રહ્યા છીએ અને તમારા સેન્સર સુધી પહોંચવા માટે કેટલો સમય લાગે તે બેકસ્કેટર કરેલું મૂલ્ય છે તો અહીં આપણે આ બે પરિબળનો ઉપયોગ કરી રહ્યા છીએ લક્ષ્યનું અંતર સમીકરણમાં ઇન્ટરપોલેટInterpolateઆંતરપ્રક્ષેપણ કરેલ સમય અને પલ્સને બંને તરફ જવા માટે લાગતો સમય પરિબળ 2માં સમાવિષ્ટ થાય છે તો આ ખૂબ જ સરળ છે મને આશા છે કે તમે સમજી ગયા હશો હવે આગળનો મુદ્દો સેન્સર સ્લેંટ રેંજ છે તે માટે હું આ એનિમેશનનો ઉપયોગ કરવા માંગુ છું તો અહીં આ મૂળરૂપે તમારી સપાટી છે અને તમારી પાસે અહીં એક સેન્સર સ્થિત છે અને તમે સરળતાથી હોરિઝોન્ટલ પ્લેનને દોરી શકો છો કે જેની સાથે તમારી ફ્લાઇટની ઉંચાઇમાં કોઈ ફેરફાર નથી કે કોઈ સળંગ ફેરફાર નથી એમ માનીને આગળ વધીએ છે અહીં તમે સ્પર્શક દોરી શકો છો અને આ મૂળરૂપે હોરિઝોન્ટલ પ્લેન છે કે જે તમે દોર્યું છે અને એકવાર તમે તમારા સેન્સરથી અથવા તમારા સેટેલાઇટથી અથવા તમારા એરબોર્ન પ્લેટફોર્મ પરથી નીચે જોશો કે શું થાય છે તમે સરળતાથી આ નાદિરને ચિહ્નિત કરી શકો છો તો નાદિરNadirઅધોબિંદુ જમીન પર ઉભું નીચે પ્રોજેક્ટેડ પોઇન્ટ છે અને આપણે જાણીએ છીએ કે આ આ સપાટીને આ FOV સાથે જ રોશન કરશે અને એકવાર તમારી પાસે આ છબી આ ચોક્કસ વિસ્તાર માટે જનરેટ થઈ જાય તે પછી તમે સરળતાથી ઇમેજનું કેન્દ્ર શોધી શકશો અને એકવાર જ્યારે તમારી પાસે આ કેન્દ્ર છબી અને ફ્લાઇટ અથવા સ્પેસબોરન સેન્સર વચ્ચેનું અંતર હોય કે જેને સ્લેંટ રેન્જ અને ઇમેજ સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે તમે પહેલાથી જ જાણો છો કે આ તમારું નાદિર છે આ તમારું હોરિઝોન્ટલ પ્લેન છે અને આ તમારી દિશા છે આ ઝેનિથZenithઉર્ધ્વબિંદુ છે તો ઝેનિથ આની જેમ હશે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગમાં આપણે ભૂમિતિ માટે વિવિધ નામકરણનો ઉપયોગ કરીએ છીએ તો ચાલો જોઈએ કે આ માઇક્રોવેવ રિમોટ સેન્સિંગમાં આપણને જોવા મળતી જુદી જુદી ભૂમિતિ શું છે પ્રથમ આપણે ઓપ્ટિકલ સિસ્ટમની જેમ સમજીએ પ્લેટફોર્મ ફ્લાઇટની દિશા Aમાં આગળ વધે છે તો ફ્લાઇટની દિશા A સીધી પ્લેટફોર્મની નીચે નાદિર B પર હોય છે તો જો તમે તે દોરો તો તે આની જેમ હશે તો આ તમારી ફ્લાઇટની દિશા છે આ તમારી નાદિર છે જેનો અર્થ થાય છે ઉભી નીચેની સપાટી પર અંદાજિત બિંદુ તો આ એન્ગલ 90 ડિગ્રી હશે હવે કેટલાક એન્ગલ સાથે આપણે ખરેખર આપણી સપાટીને પ્રકાશિત કરીએ છીએ જેથી માઇક્રોવેવ બીમ ત્રાંસમાં કાટખૂણા પર ફલાઇટની દિશામાં સ્વાથ Cને પ્રકાશિત કરે છે તો સ્વાથ તમારી છબીની પહોળાઈ છે તો અહીં તે C છે જે નાદિરથી ઓફસેટ છે તો આ તમારું નાદિર છે અને આ ઓફસેટ છે તો જો આપણે ગણતરી કરીએ તો આ સ્લેંટ રેંજ હશે માફ કરો આ સીધી લાઈન હોવી જોઈએ તો માની લો કે આ છબીનું કેન્દ્ર છે તો આ ખૂણો તમારો ઓફસેટOffsetસાપેક્ષ રીતે રહેલ અંતર હશે રેંજ D આનાથી આખા ટ્રેક પરિમાણના રેફરન્સમાં છે જ્યારે અઝિમુથazimuth વ્યક્તિથી અવકાશી પદાર્થો ની દિશા ફ્લાઇટની દિશાની સાથે સાથે ટ્રેકના પરિમાણીય સમાંતરના રેફરન્સમાં છે તો આ E છે તેથી આ D અને E છે તો મને લાગે છે કે નામકરણ તમને સ્પષ્ટ છે દિશા A નાદીર B છે સ્વાથ C છે રેન્જ D છે અને અઝીમુથ E છે અને આ મૂળભૂત રીતે 90 ડિગ્રી છે આ રેખાકૃતિમાં રડાર ડેટા સંગ્રહની ભૂમિતિ માટેના નામ પ્રકાશિત કરવામાં આવ્યા છે તો ચાલો આપણે ફરીથી સમજીએ કે આ તમારા સેન્સર ને જીલે છે અને આ ચોક્કસપણે આપણી પૃથ્વીની સપાટી છે ચાલો હવે આ સપાટી પર કાટખૂણે દોરીએ જેથી આ આ રેખા હશે અને જો આપણે આ ક્ષેત્રને પ્રકાશિત કરી રહ્યા હોઈએ તોઆ ખૂણો ઇન્સીડેનટincidentઘટના કોણ તમારા પ્રકાશિત બીમ અને લંબ વચ્ચેનો કોણ બનશે જે મૂળરૂપે તમારું નાદિર છે આ એન્ગલ લુક એંગલ તરીકે ઓળખાય છે અને હોરિઝોન્ટલ પ્લેન જે આપણે દોર્યું છે જે મૂળરૂપે જે મને તમારી ફ્લાઇટની દિશા વિશે કહે છે જેની સાથે તમારી ફ્લાઇટ આગળ વધી રહી છે તો આ અને બીમ વચ્ચેનો કોણ ડિપ્રેસનdepression નીચેની દિશામાંનું કોણીય અંતર એંગલ હશે આ બધી ભૂમિતિઓને સમજાવવા માટે મારી પાસે બીજી છબી છે તો ચાલો આપણે અહીં જોઈએ આ તમારો ઉપગ્રહ છે અથવા સેન્સર તે જગ્યામાં હોઈ શકે છે અથવા એરબોર્ન પ્લેટફોર્મ હોઈ શકે છે તેનો કોઈ વાંધો નથી હવે આપણે એક પછી એક જઈએ અહીં તમે જોઈ શકો છો કે આ તે ઈમેજ છે જે જનરેટ થઈ છે અથવા આપણે જનરેટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ચાલો આપણે આ રીતે સમજીએ હવે આ છબીમાં આ તમારું સેન્સર છે અને તમે નીચે તરફ જોઈને નાદિરને દોરી શકો છોજે સપાટી સાથે 90 ડિગ્રી બનાવશે અહીં તમારી પાસે આ છબી છે જેને આપણે ઉત્પન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો ચાલો હવે જોઈએ કે આ ભૂમિતિ માટે આપણી પાસે જુદા જુદા કયા નામકરણ છે તો ફક્ત જુઓ કે હું આ બધી શરતોને એક પછી એક પ્રકાશિત કરીશ તો આ તમારો ડિપ્રેસન એંગલ છે બરાબર તો અહીં સ્લેંટ રેંજ અને હોરિઝોન્ટલ પ્લેન વચ્ચેનો કોણ ડિપ્રેસન એંગલ તરીકે ઓળખાય છે તે સ્પષ્ટ છે હવે આગળનો લુક એંગલ છે આ તમારા નાદિરના સંદર્ભમાં છે તો અહીં આપણે આ કોણ માપવા જઈ રહ્યા છીએ અને આ તમારો લુક એંગલ બની જશે હવે આગળ તમારું ઘટના એંગલ છે જે આ જમીન પર લંબને લગતા સંદર્ભમાં છે અને આ ખૂણો તમારો ઇન્સીડેનટ કોણ હશે તમે આ જોઈ શકો છો હવે પછીની આ દિશામાં અઝીમુથ છે અને આગળની નીઅર રેન્જ છે તો નજીકની રેન્જ આ છે બરોબર તો નજીકની રેન્જ અને દૂર રેંજમાં શું ફરક છે મૂળભૂત રીતે નીઅર રેન્જ એ રેન્જ છે જે તમારા નાદિરની નજીક છે જે તમારા નાદિરથી છે અને ફારર રેન્જ એ રેન્જ છે જે તમારા નાદિરથી દુર છે આ સ્લેંટ રેન્જ છે હું આશા રાખું છું કે તમને ઇમેજ કેન્દ્ર વચ્ચેનું અંતર યાદ હશે અને સેટેલાઇટ અથવા સેન્સર જે સ્લેંટ રેંજ તરીકે ઓળખાય છે તે જ છે અને આ મૂળ રૂપે તમારી બીમની પહોળાઈ છે અને આ ગ્રાઉન્ડ રેંજ છે તો ફક્ત ખાતરી કરવા માટે કે તમે આ સમજી ગયા છો કે નહીં હું આ ફરી એક વાર પુનરાવર્તિત કરું છું કારણ કે આ ભૂમિતિને બરાબર સમજવા માટે આ ખૂબ મહત્વનું છે આ છબીમાં આનો ઉપયોગ સેન્સર એક્ટીવ માઇક્રોવેવ સેન્સરને રજૂ કરવા માટે કરવામાં આવ્યો છે અને અહીં તમારી પાસે ડિપ્રેસન એંગલ છે જે આ હોરિઝોન્ટલ પ્લેન અને આ સ્લેંટ રેન્જ વચ્ચેનો કોણ છે પછીનો લૂક એન્ગલ પછી તમારો ઇન્સીડેંટ કોણ અઝીમથ ક્લોઝ રેન્જ જે તમારા નાદિરની નજીક છે આ ફારરેંજ છે જે તમારા નાદિરથી દૂર છે આ સ્લેંટ રેંજ છે અને આ તે બીમની પહોળાઈ છે આ રીતે આપણે આ ઈમેજ જનરેટ કરવા જઈશું અને આ ગ્રાઉન્ડ રેંજ છે હું આશા રાખું છું કે આ બધી બાબતો ખૂબ સરળ રીતે સમજાવવામાં આવી છે હવે ચાલો જોઈએ કે આપણે આ કેવી રીતે સમજી શકી જેમ કેટલીકવાર તમારે કેટલીક વ્યાખ્યા લખવાની હોય છે અથવા કેટલીક વખત તમારે નીઅર રેંજ શું છે ફાર રેંજ શું છે તે લખવાનું રહે તો તે તમે કેવી રીતે લખશો તો તે આકૃતિનો ઉપયોગ કરીને તેમજ તમે આ પાઠની ભૂમિતિમાં આ બધા દૃષ્ટિકોણને કેવી રીતે સમજવા તેનો ઉપયોગ કરી શકો છો તો નીઅર રેજમાં ઇમેજ સ્વાથનો ભાગ નાદિર ટ્રેકની નજીક રહે છે ફર રેંજમાં નાદિર ટ્રેકથી ઈમેજનો સ્વાથ ખૂબ દૂર રહે છે આગળનો મુદ્દો છે હોરિઝોન્ટલ અને રડાર રે પાથ વચ્ચેનો કોણ ડિપ્રેસન એંગલ સ્લેંટ રેન્જ અંતર એ રડાર અને સપાટી પરના દરેક લક્ષ્ય વચ્ચેની બાજુના અંતરની રેડિયલ લાઇન હોય સ્લેંટ રેંજમાં માપવામાં આવેલા દરેક બિંદુને અનુરૂપ જમીન સાથે અનુરૂપ ખરું હહોરિઝોન્ટલ ડીસ્ટેનસ છે પછી ઇન્સીદડેંટ કોણ એ રડાર બીમ વચ્ચેનો કોણ છે અને જમીનની સપાટી અને છેલ્લો લૂક એંગલ છે જે વર્ટીકલ અને રે પાથ વચ્ચેનો કોણ છે તો તે જ વસ્તુ ફરીથી આ છબી પર મૂકેલ છે અને તમે અહીં જોઈ શકો છો કે આપણે આ સ્લેંટ રેંજને હાઇલાઇટ કરી છે લૂક એન્ગલ છે રેંજ છે નજીકની રેન્જ છે અને આ વચ્ચે ફાર રેંજ છે તો જો આ 100 કિલોમીટર લાંબી પટ્ટી છે તો તમારી પાસે મધ્ય સ્વાથનજીકનો સ્વાથ દૂરનો સ્વાથ મેળવી શકો છે કારણ કે દૃશ્ય કોણ અથવા આ નાદિર લૂક એન્ગલના ખૂણાને આધારે તમારી છબી જુદી જુદી હશે અહીં આ સ્વાથ છે અને આ તે વિસ્તાર છે જેને તમે રીસીવ કરવાનો પ્રયાસ કરી રહ્યા છો આપણે રેંજ રીઝોલ્યુશનResolutionછબીની દ્દ્રઢઢતા ની વ્યાખ્યા કેવી રીતે મેળવીએ છીએ તો રેંજ રિઝોલ્યુશન એ મૂળ રૂપે એક રેડારની ક્ષમતા છે જે એ દિશાની રેન્જમાં બે રડાર વચ્ચે તફાવત કરવાની ક્ષમતા છે અને અહીં આ આકૃતિમાં આ વિશિષ્ટ સેન્સર જે અહીં સ્થિત છે તે પલ્સને ઉન્સર્જીત છે અને જ્યાં આપણે A અને B લક્ષ્યને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અથવા આપણે આ સમગ્ર વિસ્તારને ધ્યાનમાં લઇયે તો આ કિસ્સામાં શું થશેઆપણે પલ્સને મુક્ત કરીશું જે અમુક સમયે આપણી સપાટી પર પહોંચશે અને પછી તે લક્ષ્ય સાથે ક્રિયાપ્રતિક્રિયા કરશે પછી તે બેકસ્કેટરિંગ પડઘા આપવાનું શરૂ કરશે તો બેકસ્કેટર કરેલા મૂલ્યો તમારા સેન્સર પર પાછા આવશે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ ડેટામાં આ ઓબ્જેક્ટ્સને ઓળખવા માટે અહીં પલ્સની લંબાઈ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો જો A B નો અર્થ એ કે A અને B વચ્ચેનું અંતર P⋅L 2 છે તો પછી આપણે માઇક્રોવેવ ડેટામાં આ ઓબ્જેક્ટ્સને ઓળખી શકતા નથી પરંતુ જો A B એ PL 2 કરતા મોટો છે તો તમે વિભાજન કરી શકો છો અથવા તમે આ ઓબ્જેક્ટ્સને બરાબર ઓળખી શકો છો તો બે જુદા ઓબ્જેક્ટ્સ માટે તે જરૂરી છે કે એન્ટેનાએ બંને ઓબ્જેક્ટ્સથી અલગ બેકસ્કેટરિંગ સિગ્નલ મેળવે નહીં તો શું થશે કે તે એક બીજા સાથે ભળી જશે તો હું આશા રાખું છું કે તમે આ ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગ યાદ હશે જ્યાં પિક્સેલ અવકાશી રેસોલ્યુસનની કલ્પના હોય છે તો જો એક જ પિક્સેલમાં એક ઝાડ અને ઘર હોય તો શું થશે મૂળભૂત રીતે આપણે અહીં ફક્ત એક જ DN નંબર સ્ટોર કરીએ છીએ તો આપણે આ DN નંબરને ઘર અથવા ઝાડની દ્રષ્ટિએ રેસોલ્વ કરી શકતા નથી પરંતુ જો આપણી પાસે અહીં ઘણા પિક્સેલ્સ છે તો પછી આપણે સરળતાથી આ ઝાડના જુદા જુદા ભાગો અને આ ઘરના જુદા જુદા ભાગો શોધી શકીએ છીએ તો તે કિસ્સામાં તે ખૂબ જ સરળ હશે તે જ વસ્તુ અહીં લાગુ પડે છે જ્યાં બે અલગ અલગ ઓબ્જેક્ટ આવશ્યક છે ત્યાં એન્ટેનાને અલગ બેકસ્કેટરિંગ મૂલ્ય રીસીવ કરવું જોઈએ પછી તે તમારી છબીમાં જ બે અલગ અલગ પદાર્થો તરીકે ઓળખાશે જો આ અને આ ઓવરલેપ થાય તો પછી શું થશે તમારી છબી અસ્પષ્ટ થઈ જશે અહીં આ કિસ્સામાં રેંજ રીઝોલ્યુશન અને ગ્રાઉન્ડ રીઝોલ્યુશનમાં શું થઈ રહ્યું છે આપણે આ બે શરતો કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ તો પલ્સ લંબાઈ PL મૂળભૂત રીતે C⋅ નો ગુણાકાર છે હું આશા રાખું છું કે તે અગાઉની સ્લાઇડ્સમાં તમને તે સમજાઇ ગયું છે તો આ tau છે અને આ લંબાઈની પલ્સ તરીકે પણ ઓળખાય છે જ્યાં સી પ્રકાશની ગતિ છે અને આ મૂલ્યો જાણીતા છે સંપૂર્ણ ઓબ્જેક્ટ એ ઓબ્જેક્ટ વચ્ચેનો સ્લેંટ સેપરેસન C⋅ τ 2 હોય તેનાથી ઓળખી શકાય છે તો Rsr એ c ⋅ 2 છે અને ગ્રાઉન્ડ રીઝોલ્યુશન c⋅ τ 2 ⋅ cos c tau 2 cos beta છે હું માનું છું કે આ આકૃતિથી તે સ્પષ્ટ છે તો અહીં મૂળભૂત રીતે આપણે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે A B P⋅L 2 અથવા C⋅ 2 છે તો આ તમારી છબીમાં ઉકેલાશે નહીં પરંતુ જો તમે નિરાકરણ લાવવા માંગતા હોવ તો પદાર્થ વચ્ચેના સ્લેંટ સેપરેસન શું થશે તે c ⋅ 2 હોવું જોઈએ બરાબર અહીં આ કિસ્સામાં જે થઈ રહ્યું છે તે આપણે પહેલાથી જ આ ભાગ ડીપ્રેસન એન્ગલ અને લૂક એન્ગલને સમજી ચૂક્યા છીએ અને હવે આપણી પાસે અહીં કોઈ ઓબ્જેક્ટ આવે છે અથવા આ ઓબ્જેક્ટ અથવા આ સ્થાન જે આપણને સમજવું છે તો આપણે શું કરીશું આપણે અહીંથી પ્રકાશન કરીશું અને તે પ્રકાશિત અથવા પ્રસારિત સંકેત આ ચોક્કસ સપાટી પર પહોંચશે અને પછી તે આ ક્ષેત્ર અથવા ઓબ્જેક્ટ સાથે સંપર્ક કરશે તો સ્લેંટ રેંજ રિઝોલ્યુશન એ એરક્રાફ્ટથી અંતર સાથે બદલાતું નથી કારણ કે આ તે એક કોણ છે જેના પર આપણે આ ચોક્કસ ક્ષેત્રને શોધી રહ્યા છીએ તો તે વિમાનથી ઊચાઇના અંતરથી પ્રભાવિત થશે નહીં પરંતુ જ્યારે તમે ઓબ્જેક્ટ અને વિમાન વચ્ચેનું અંતર બદલી રહ્યા હોવ ત્યારે ગ્રાઉન્ડgroundજમીન રેંજ રિઝોલ્યુશન પ્રભાવિત થશે સ્લેંટ રેંજ રિઝોલ્યુશનમાં વધારો થાય તો ગ્રાઉન્ડ રેંજ રિઝોલ્યુશન નાનું બને છે અને જ્યારે ડિપ્રેસન એંગલની અસરને ગ્રાઉન્ડ રિઝોલ્યુશન પર ધ્યાન માં લેવામાં આવે ત્યારે રેંજ દિશાને આ સૂત્ર વડે એસ્ટીમેટ કરી શકાય છે તો અહીં c⋅ τ 2 ⋅ cos d અને d છે અને પલ્સ અવધિ છે મારી પાસે તમારા માટે એક સમસ્યા છે SLAR સિસ્ટમ 0 1 માઇક્રોસેકન્ડના સમયગાળા દરમિયાન પલ્સનું પ્રસારણ કરે છે પછી તમારે 45 ડિગ્રીના ડિપ્રેસન એંગલ પર સિસ્ટમના રેંજ રિઝોલ્યુશનની ગણતરી કરવાની રહેશે તો પ્રથમ તમારે આ પ્રશ્ન સમજવો પડશે પછી તમે ભૂમિતિ દોરવાની રહેશે અને પછી તે સરળ બનશે તો હલ કરતા પહેલા તમે આ લેક્ચરનો મારો આગળનો ભાગ જોશો નહીં પહેલા તમે તમારી જાતે આ પ્રોબ્લેમ સોલ્વ કાર્ય પછી જ તમે આગલી વિડિઓ પર જાજો હવે આપણે અહીં આ દોર્યો છે ડિપ્રેસન એંગલ આ લુક એન્ગલ છે અને આ સ્લેંટ રેંજ રિઝોલ્યુશન છે આ theta D છે તો આપણી પાસે ક્યાં ક્યાં મૂલ્ય છે આપણી પાસે 45 ડિગ્રી ડિપ્રેસન એંગલ છે અને આ પલ્સ 0 1 માઇક્રોસેકન્ડની અવધિની છે તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો અને તમે મૂલ્યની ગણતરી કરી શકો છો તો અહીં આ પરિણામ 21 મીટર હશે અગાઉની સ્લાઇડમાં આપણે સિન્થેટીક એપર્ચર રડાર વિશે પહેલેથી જ ચર્ચા કરી છે તો જ્યાં આપણી પાસે RAR અને સિન્થેટીક એપર્ચર રડાર હતું તો ચાલો જોઈએ કે સિન્થેટીક એપર્ચર રડારમાં આપણે શું કરી શકીએ તો રડાર એન્ટેનાને ઇલેક્ટ્રોનિક રૂપે લાંબા સિન્થેટીક લેન્થમાં સિન્થેસાઈઝ કરી શકાય છે તો આ ફાયદો જ્યારે આપણે SAR માટે જઇએ છીએ તો SAR સિન્થેટીક એપર્ચર રડાર છે સિન્થેટીક એપર્ચર રડાર જે એરબોર્ન અથવા સ્પેસ્બોર્ન હોઈ શકે છે તે શારીરિક રીતે લાંબી એન્ટેનાથી એક ત્રિત થતાં ડેટા મોટા અંતર પર એકત્રિત કરી શકે છે જ્યારે તમારી પાસે SAR હોય ત્યારે આ ફાયદો મળે છે હવે આ લાઇનમાં હું તમને સમજાવીસ કે આ સિન્થેટીક એપર્ચર રડાર કેવી રીતે કાર્ય કરે છે તો અહીં પ્રથમ સ્થિતિમાં અને ત્રીજી સ્થિતિમાં તમે કમ્પેર કરી શકો છો કે સ્થિતિને સીફ્ટ કરવામાં આવી છે તો અહીં જે થઈ રહ્યું છે તે ટાર્ગેટ વયુંની શરૂઆત છે તો અહીંથી તે આ ચોક્કસ લક્ષ્યને જોશે આ સિન્થેટીક એપર્ચર રડારની લંબાઈ છે અને તે કેવી રીતે હશે તો અહીંથી સિગ્નલ પ્રસારિત થશે અહીંથી અથવા અહીંની જે શિફ્ટ છે એ જ એન્ટેનાની લંબાઈ છેજેને આપણે સીન્થેસાઇઝ કરવા જઈ રહ્યા છીએ આ ફ્લાઇટ દિશા છે અને આ ટાર્ગેટ વયું નો અંત છે તો જો તમે આ ચોક્કસ ટાર્ગેટને જુઓ તો શરૂઆતથી તેને લક્ષ્યમાં રાખેલ હતું અને અહીં તે ટાર્ગેટ થયું હતું તો આ એન્ટેના કદાચ 1 મીટર જેટલું છે પરંતુ આ અંતર 1 કિલોમીટર હોઈ શકે છે તો આ ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો ઉપયોગ કરીને આને સિન્થેસાઇઝ કરવામાં આવ્યું છે તો અહીં આ ફ્લાઇટની દિશા છે આ વયુંનો અંત છે આ મૂળરૂપે પ્રથમ દૃશ્ય છેઆ પછી બીજું અને ત્રીજો દૃશ્ય છે અને આ જ બિંદુ લક્ષ્ય છે હું આશા રાખું છું કે તમે આ સમજી ગયા હશો ચાલો હવે જોઈએ કે આ સીન્થેસાઇઝ એપાર્ચર રડારનો ઉપયોગ કરીને આપણે આ વિશિષ્ટ ઓબ્જેક્ટને કેવી રીતે છબીમાં લઈ શકીએ તો અહીં આ લક્ષ્યની સ્થિતિ ધારીએ અને આ સીન્થેસાઇઝ એપાર્ચર રડાર હોય અને જો તમે લંબરૂપે ઉભી રીતે નીચે દોરો છો અને જે તમારી જમીનને મળે છે તે તમારૂ નાદિર હશે જે અહીં છે અને પછી તમારી પાસે ગ્રાઉન્ડ ટ્રેક છે અને તમે દેખીતી રીતે જોઈ શકો છો જે પહેલાની સ્લાઈડમાં જોઇ ચૂક્યા છીએ તમે આ વિશિષ્ટ ઓબ્જેક્ટને અહીંથી લક્ષ્ય બનાવી શકો છો અથવા તમે અહીંથી પ્રકાશિત કરી શકો છો અથવા તમે અહીંથી અનુભવી શકો છો સંપૂર્ણ એપર્ચરમાં મૂળભૂત રીતે આ સિંગલ લૂપloopગાળો તરીકે ઓળખાય છે જ્યારે તમારી પાસે 2 લૂપ હોય છે તેનો અર્થ એ કે તમે 2 ભાગોમાં વહેંચી રહ્યા છો 4 માં તે ચાર લૂપ તરીકે ઓળખાશે તો જો તમારી પાસે સિંગલ લુક ઇમેજ છે તો તેનો અર્થ એ કે તેમાં ચોક્કસ મર્યાદાઓ હશે જ્યારે તમારી 2 દેખાવ હોય ત્યારે તેનો અર્થ એ છે કે તમે વધુ માહિતી ઉમેરેલ હશે જ્યારે તમારી પાસે 4 દેખાવ જશો ત્યારે તેમાં હજુ વધુ માહિતી ઉમેરશો તો તમે જે કોઈ ઉપકરણનો કે ટેકનોલોજી કે કોઈ તકનીક નોઉપયોગ કરી તેના આધારે તમે આ દેખાવને વધારે મોટોજટિલ અને સારો કરી શકો છો અહીં આ કિસ્સામાં સિંગલ લુક ઇમેજ આની જેમ દેખાશે પછી બીજા લૂકની છબીઓ આની જેમ દેખાશે ચોથો લૂક જેવા દેખાય છે પાંચમો લૂક આના જેવો દેખાય છે દસમો લૂક આના જેવો દેખાય છે તો દેખીતી રીતે 10માં દેખાવમાં લક્ષ્ય વિસ્ત્રુત અથવા મહત્તમ માહિતી ધરાવે છે તો માઇક્રોવેવ રિમોટ સેન્સિંગમાં ખાસ કરીને સિન્થેટીક એપાર્ચર રડારમાં આપણે એન્ટેનાની લંબાઈને સંશ્લેષિત કરવા જઈશુ કારણ કે આપણે આ વિસ્તારની છબી બનાવવી છે જે 2 અથવા 3 અથવા કદાચ 4 પોઝિશન પરથી અને પછી તે મુજબ આપણે મલ્ટિ લુક છબીઓ પેદા કરી શકીએ છીએ બરાબર તો આ છબી રડાર સમીકરણનો ઉપયોગ કરીને કેવી રીતે બનાવવામાં આવી છે તો તમે અહીં જોઈ શકો છો કે આપણે લક્ષ્ય તરફ પ્રસારિત આ શક્તિનો ઉપયોગ કરી રહ્યા છીએ પછી Gt મૂળભૂત રીતે લક્ષ્ય R ની દિશામાંના એન્ટેનામાંથી મેળવેલ રિસોર્સ છે લક્ષ્ય R એ રેંજ ડીસ્ટેનસ છે અને સિગ્મા એ રડાર ક્રોસ સેક્શન છે અથવા લક્ષ્યનો અસરકારક સ્કેટરિંગ ક્ષેત્ર છે પછી Ar એ રીસીવ એન્ટેનાનો અસરકારક એરિયા છે આનો ઉપયોગ કરીને આપણે રીસીવ પાવરની ગણતરી કરી છે અહીં આગળ આપણે તેને મોડીફાય કરવા માગીએ છીએ કારણ કે આપણે તેને સરળ બનાવવું છે અને આખરે આ રીસીવડ શક્તિ માટેનું તમારું સમીકરણ છે બેકસ્કેટરિંગમાં ગુણાંક ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો બેકસ્કેટરિંગનો કોઈફીસીઅનટcoefficientસહગુણક એ એકમ ક્ષેત્ર દીઠ બેકસ્કેટરની રકમ તરીકે ઓળખાય છે તો આ ° છે અને આ A છે તો સિગ્મા બેકસ્કેટર કરેલું મૂલ્ય છે અને A એ તમારું ક્ષેત્ર જે એકમ ક્ષેત્ર દીઠ હશેઅને તે બે મુખ્ય વસ્તુઓ પર આધારિત છે પ્રથમ લક્ષ્ય છે અને બીજો સિસ્ટમ પેરામીટર છે તો લક્ષ્ય અહીં ખૂબ જ નિર્ણાયક ભૂમિકા ભજવશે કારણ કે ખરબચડી ભૂમિતિ ભેજનું પ્રમાણ તે તમારા લક્ષ્યના ગુણધર્મો છે જ્યારે સિસ્ટમ પરિમાણમાં તમે કયી વેવલેન્થwavelength તરંગલંબાઇ નો ઉપયોગ કરી રહ્યાં છો તે તમે કયા દેખાવનો કોણ વાપરી રહ્યા છો તે તમે કયા પોલરાઇઝેશનનો ઉપયોગ કરી રહ્યાં છો તે પણ આ બેકસ્કેટરિંગ ગુણાંક પર અસર કરશે તો જો સમાન લક્ષ્ય માટે તમારી પાસે જુદા જુદા બેકસ્કેટરિંગ ગુણાંક છે તેનો અર્થ એ કે કાં તો તમે આ ટાર્ગેટ ગુણધર્મો બદલાવેલ છે અથવા સિસ્ટમ પરિમાણો બદલાવેલ છે હવે તમારા સિગ્નલની તાકાત અથવા ગુણવત્તાને એક્સેસ કરવા માટે નોઈસ રેશીઓ નો મેસેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે તો અહીં નોઈસ રેશીઓમાટે સંકેત PrPn ના મુલ્ય પર થી ગણવામાં આવે છે તો Pr k⋅B⋅T ની બરાબર છે અને k મૂળભૂત રીતે બોલ્ત્ઝમાન કોન્સ્ટન્ટ છે B એ તમારી બેન્ડવિડ્થ છે અને T રીસીવરનું નોઈસ તાપમાન છે અને Pn એ અમારું સિગ્નલ છે જેની આપણે પહેલાની સ્લાઇડમાં પહેલાથી ચર્ચા કરી છે તો આ રડાર સમીકરણમાં નું સમીકરણ છે અને તમે અહીંથી Pnની ગણતરી કરી શકો છો એકવાર સિગ્નલ તમારી પાસે આવ્યાં પછી તમે સરળતાથી ગણતરી કરી શકો છો કે તમારા સિગ્નલની તાકાત શું છે અથવા નોઈસ રેશીઓના સૂત્રમાં આ સિગ્નલનો ઉપયોગ કરીને તમારા સિગ્નલની ગુણવત્તા શું છે તે જોઈ શકો છો તો અહીં તમે Pn જોઈ શકો છો Pn મૂળભૂત રીતે તમારો અવાજ થર્મલ અવાજ છે તો જો Pn વધુ છે તો શું થશે તેનું મૂલ્ય ઓછું હશે જો Pn ખૂબ ઓછું છે તો PRનું મુલ્ય વધુ હશે તો જો સંકેત અને અવાજનો ગુણોત્તર ઓછો અથવા નીચો હોય તો તમારે તમારી માહિતીની ગુણવત્તા શું છે તે નક્કી કરવું પડશે તો હવે આપણે અગાઉની કેટલીક સ્લાઇડ્સમાં વિવિધ પ્રકારની ઇમેજિંગ તકનીકની ચર્ચા કરી છે તો આ એક બીજી પ્રકારની ઇમેજિંગ તકનીક છે જે ઇન્ટરફેરોમેટ્રિક SAR તરીકે ઓળખાય છે જેને INSAR તરીકે પણ ઓળખાય છે INSAR ખૂબ જ લોકપ્રિય છે તો ઇન્ટરફેરોમેટ્રિક ગોઠવણીવાળી સિન્થેટીક એપાર્ચર રડાર ઇમેજિંગ સિસ્ટમઇંટરફેરોમેટ્રિક SAR અથવા INSAR તરીકે ઓળખાય છે તો તે શું કરે છે તે રેડિયેશન ટ્રાવેલ માર્ગના સચોટ માપનની મંજૂરી આપે છે કારણ કે તેના માટે તે સુસંગત છે ઉપગ્રહની સ્થિતિ અને એક્વિઝિશનના સમયના સંદર્ભમાં મુસાફરીના પાથની ભિન્નતાનું માપન ડિજિટલ એલિવેશન મોડેલને જનરેટ કરવાની મંજૂરી આપે છે તે સપાટીના ડીફોર્મેષનને લગતી માહિતી સેન્ટીમીટર સ્તરે પ્રદાન કરી શકે છે અને આગળનો મુદ્દો ઉચ્ચ રીઝોલ્યુશન ડિજિટલ એલિવેશન મોડેલ છેઅર્થક્વેકearthquakeભૂકંપ જમીનમાં સબ્સીડંસsubsidenceઘટાડો ગ્લેશિયર મૂવમેન્ટglacier movementબરફના ખડકોમાં વિક્ષેપ વોલ્કેનો volcanoજ્વાળામુખીની પ્રવૃત્તિ જમીનનો ઉપયોગ અને જમીનના આવરણના ફેરફારમાં આ INSARનો ઉપયોગ કરીને ચોક્કસપણે અંદાજ લગાવી શકાય છે કેમ કે તે ફોટોગ્રામેટ્રી જેવું છે તેવું મેં તમને શીખવ્યું છે જો તમે ઓબ્સર્વરObserverનિરીક્ષકની સ્થિતિને બદલી રહ્યા હોવ અને જો તમે સમાન સામગ્રીને બે જુદી જુદી સ્થિતિથી જોશો તો માહિતી અલગ હશે અને તમે ત્યાં ખાસ કરીને ભૌમિતિક ગુણધર્મોને પીન પોઈન્ટ Pin Point નિર્દેશન કરી શકો છો તો InSAR માં તમારી પાસે ઉપગ્રહની સ્થિતિ અને પ્રાપ્તિના સમયને ધ્યાનમાં રાખીને ટ્રાવેલ માર્ગની વિવિધતાના માપનની ક્ષમતા છે અને જે ખરેખર આપણને ડિજિટલ એલિવેશન મોડેલ જનરેટ કરવાની મંજૂરી આપે છે અને તે સેન્ટીમીટરનું સ્તરનું સચોટ માપન કરી શકે છે ઉચ્ચ રીઝોલ્યુશન ડિજિટલ એલિવેશન મોડેલ અથવા સર્ફેસ ચેન્જ નકશો આ InSARનું ખૂબ સામાન્ય પ્રોડક્ટProduct ઉત્પાદન છે અને InSAR જમીનના ઘટાડા ધરતીકંપ ગ્લેશિયર મૂવમેન્ટ જ્વાળામુખીની પ્રવૃત્તિ જમીનનો ઉપયોગ જમીનના આવરણના ફેરફારને જાણવા વાપરી શકાય છે તો આ INSAR તકનીકની ખૂબ જ લોકપ્રિય એપ્લિકેશન છે તો આપણે આ SAR ઇંટરફેરોમેટ્રીinterferometryબે પ્રકાશ ના કિરણ વડે વધુ ચોક્કસ પરીણામ મેળવવા ની રીત કેવી રીતે કરીએ તો મૂળભૂત રીતે આપણે ઓછામાં ઓછા બે રડારની જરૂર છે આપણી પાસે આ બે જુદા જુદા રડાર અથવા રડાર ઇમેજિંગ બે જગ્યાએથી હોઈ શકે છે તો કદાચ આ ચોક્કસ સમય પછી ખસી જશે અને પછી તે ત્યાંથી તે ઓબ્જેક્ટ જોશે પરંતુ સમય અંતરાલ વધારે ન હોવો જોઈએ આ તબક્કો એ માપવામાં હોય છે કે તરંગે કેટલુ ટ્રાવેલ કરેલ છે તો જો તે અહીં છે તો તે 0 હશે પછી 2⋅ 4⋅ 6⋅ તે મુજબ આ તબક્કાના તફાવતને માપવામાં આવશે સામાન્ય રીતે તબક્કા અને અંતર વચ્ચેનો સંબંધ 2⋅ ⋅D છે તો તે છે જો આપણે કોઈ તરંગ લંબાઈ d 1 થી મુસાફરી કરી હોય તો ફેઝની લંબાઈ 2⋅ દ્વારા બદલાઈ ગઈ છે તેથી આમ 2⋅ 4 ⋅ 6⋅ છે તો આમ INSAR ના કિસ્સામાં હોય છે InSAR માં ફેઝની માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આપણે આ ફેઝની માહિતી કેમ બનાવી રહ્યા છીએ તે આપણે એક જ SAR છબીમાં રેન્ડમ નોઈસની અસરકારક ગણતરી અથવા અંદાજ કરવા માંગીએ છીએ કારણ કે પૃથ્વીની સ્કેટર્ડ Scatteredછૂટીછવાયી સપાટી દ્વારા ફેઝ રેન્ડમાઇઝ થયેલ છે તો તમારી ફેઝની છબી આની જેમ દેખાશે અને એકવાર તમારી પાસે આ ફેઝની છબી હશે પછી તમે તમારા મટીરીઅલને પ્રેડીક્ટ કરી શકો છો જો કે જો આપણે બીજી સ્થિતિથી પ્રથમની ખૂબ નજીક હોઈએ તો ફેઝનો તફાવત આપણને અંતરના તફાવતો વિશે જણાવે છે તો મૂળભૂત રીતે જો આપણે સમાન ટાર્ગેટને બે જુદી જુદી લોકેશનથી માપ્યું હોય તો આપણે ફેઝની માહિતી જનરેટ કરી શકીએ છીએ અને એક વખત આપણી પાસે ફેઝની માહિતી હોય તો તમે અંતરના તફાવતોને સરળતાથી આયડેનટીફાયIdentifyઓળખવું કરી શકો છો અને પછી તમે આ ડેટાનો ઉપયોગ કરી શકો છો તો અહીં જો તમે સામાન્ય બેઝલાઇન જુઓ છો તે આ બે ઉપગ્રહો વચ્ચેનું અંતર છે અને આ ફેઝ ડીફ્રેંસ છે તો અહીં તબક્કોનો તફાવત આ અંતર છે અને રીટર્નિંગ રડાર સિગ્નલ 1 2 અને ઈમેજ પોઈન્ટ આ આર્ક સાથે સમાન સ્થાન પર છે SAR ફેઝના તફાવતનો ઉપયોગ ચોક્કસ સ્થાનને પોઈન્ટ આઉટPoint outનિર્દેશિત કરવા માટે થાય છે કારણ કે DEM જનરેશનમાં તમારે સ્થાન વિશે ખૂબ ખાતરી કરવી પડતી છે અને મૂળભૂત રીતે ચોકસાઈ વધુ હોવી જરૂરી છે આ આપણી પૃથ્વીની સપાટી છે તો રીસીવ થયેલ પાથ લંબાઈનો તફાવત રીસીવ કરેલ ઇલેક્ટ્રિક ક્ષેત્રની ફેઝના તફાવત સાથે સંબંધ રાખે છે તો ઇંટરફેરોમેટરીમાં મૂળભૂત રીતે આપણે કોહેરેનટCoherentસુસંગત છબી અને તબક્કાની માહિતી જનરેટ કરીએ છીએ તો તબક્કાની માહિતીની સંપૂર્ણ છબીને ઇંટરફેરોગ્રામ અને છબીની કોહેરેન્સ તરીકે ઓળખવામાં આવે છે જે બે છબીઓ વચ્ચેનો સંબંધ છે તો જો કોહેરેન્સ 1 ની નજીક હોય તો તેનો અર્થ એ છે કે તબક્કાની માહિતી વિશ્વસનીય છે અને છબીમાં એકબીજા સાથે ઉચ્ચ સંબંધ છે કારણ કે તમે બંને છબીઓને જુદી જુદી સ્થિતિથી પેદા કરી છે હવે કોહેરેન્સ ≤ 0 3 થવા 0 3 ની નજીક હોય તેનો અર્થ એ છે કે છબીમાં ઓછો સંબંધ છે અને મૂળભૂત રીતે તે નોઈઝી છે આ કિસ્સામાં તબક્કાની માહિતી કદાચ ઉપયોગી નથી તો તમારી તબક્કાની માહિતી અથવા ઇંટરફેરોગ્રામનું વિશ્લેષણ કરતાં પહેલાં તમારે કોહેરેન્ટ ઇમેજ ઉત્પન્ન કરવી પડશે અને કોહેરેન્સ ઈમેજ અથવા કોહેરેન્સ ઈમેજના મૂલ્યની તમારા ડેટાની એક્યુરેસીaccuracyચોકસાઈ માટે તપાસ કરવી જરૂરી છે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગમાં માહિતીનું સ્તર અલગ હોય છેતેમજ માહિતીની ગુણવત્તા પણ જુદી હોય છે તો ચાલો આપણે સમજીએ કે આપણે અહીં બરાબર શું કરી શકીએ છીએ જે આપણે ઓપ્ટિકલ રિમોટ સેન્સિંગમાં કરી શકતા નથી તો રડાર સિગ્નલ વેજીટેષન કવર અને જમીનની સપાટીને પેનેટ્રેટ કરી શકે છે કારણ કે તરંગલંબાઇ લાંબી હોય છે હવે આગળની પેનેટ્રેશનની ઉંડાઈ અહીં નોંધપાત્ર રીતે અસર દેખાડે છે કારણ કે આપણે કહી રહ્યા છીએ કે તે ઉંડાઈમાં તે જઈ શકે છે પરંતુ તમારી સપાટીનો મોઈસ્ચરmoistureભેજ અને રફનેસ અને ઇન્સીડેન્ટ કોણ દ્વારા તે કેટલું ઊંડું છે તે જાણી શકાય છે જો તમે સબસર્ફેસ અભ્યાસ અથવા ભૂમિતિ સંબંધિત અભ્યાસ અથવા મોઈસ્ચર કન્ટેન્ટ એસ્ટીમેટ કરવા માંગતા હોય તો તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમારે માઇક્રોવેવ રિમોટ સેન્સિંગ ડેટાની મર્યાદાઓ છે તે સમજવાની જરૂર છે તે તમને માહિતી આપી શકે છે પરંતુ તમારે આ બધી કાળજી લેવી પડશે આ પેનેટ્રેશન વિશેની મહત્તમ માહિતી લાંબી તરંગ લંબાઈ સાથે રીસીવ કરી શકાય છે InSAR ની ઘણી એપ્લીકેશન નોંધાયેલ છે તમે સિવિલ એન્જિનિયરિંગ મીનેરલ એક્ષ્પ્લોરેષન mineral exploration ખનિજ સંશોધન કાર્ટોગ્રાફીcartographyનાકાશાવીસી અથવા મેપિંગmappingનકશો બનાવવો રીમોટ સેન્સિંગRemote sensingદૂરસ્થ સંવેદક જીઓડેસી અને મિલેટ્રીmilitary લશ્કરી એપ્લિકેશનમાં ઘણી એપ્લીકેશન જોઈ શકો છો તો જો તમે સિવિલ એન્જિનિયરિંગ અલાઈમેંટ સ્ટડી સાઇટની પસંદગી શહેરી વિકાસ ઈરોઝન erosion ધોવાણ વોટરશેડwatershed જળાશય ડ્રેનેજ drainage પાણીનીકલ જળ રનઓફrun off વહેણ પૂર નિયંત્રણ વિગેરે જોશો તો તે સામાન્ય એપ્લિકેશન છે લશ્કરી પ્રદર્શનમાં લેન્ડફોર્મ પછી એરપોર્ટ એવિઓનિક્સ airport avionics વિમાનનું વિજાણુંશાસ્ત્ર મિસાઈલ ગાઈડંસ missile guidance મિસાઇલ માર્ગદર્શન પછી ક્રોસ કન્ટ્રી વિઝીબીલીટીમાં ઉપયોગી છે આ તો માત્ર InSAR ડેટાની એપ્લોકેશનની ટૂંકી સૂચિ છે તમે તેમાંથી ઘણું જાણી શકો છો તમે કેટલીક એપ્લીકેશન શોધી શકો છો જ્યાં લોકો આ InSAR તકનીકનો ઉપયોગ પહેલાથી કરી ચૂક્યા છે તો બધા ક્ષેત્રમાં માઇક્રોવેવ રિમોટ સેન્સિંગની એપ્લિકેશન છે તો જીઓલોજીgeology ભૂસ્તરશાસ્ત્રથી શરૂ કરીનેમટીરીઓલોજી meteorology હવામાનશાસ્ત્ર પછી ટોપગ્રાફી પર કાર્ટોગ્રાફી સિક્યોરિટીઝ સી આઈસ ઓસિઅનોગ્રફિoceanography સમુદ્રવિજ્ઞાન ફોરેસ્ટ forestવન લેન્ડ યુઝ લેન્ડ કવરcoverઆવરણ કૃષિ અને હાઇડ્રોલોજી તો દરેક જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે માત્ર તમારે ડેટા જનરેશન અને વિશ્લેષણની કાળજી લેવાની હોય અને અહીં આપણી પાસે માટી મોઈસ્ચરનું મેપિંગવેજીટેશન મેપિંગ જમીનનું તાપમાન બરફનું કવર બરફના પાણીનું ઇક્વીવેલેન્સ સમુદ્ર બરફનું મેપિંગ વાતાવરણીય તાપમાન પ્રોફાઇલ ભેજની પ્રોફાઈલProfileરૂપરેખા વરસાદ સમુદ્રની એપ્લિકેશન જેવી અન્ય કૃષિ અને વનીકરણ તથા જમીનના ભેજ જેવી કેટલીક બીજી ઘણી એપ્લીકેશનની સૂચિ છે મેં આ ભૂમિનું તાપમાન પહેલેથી જ મેન્શન કરેલ છે ભૂસ્તરશાસ્ત્ર હાઇડ્રોલોજી સમુદ્રવિજ્ઞાન સ્નો અને આઈસ જમીનનો ઉપયોગ જમીનનું આવરણ અને શહેરી વિશ્લેષણ જેવી એપ્લીકેશન હોય તમે આ તકનીકનો ઉપયોગ કરી શકો છો તમે ડેટાનું અર્થઘટન કરવામાં સમર્થ હોવા જોઈએ તો તે પહેલાં તમારે આ તમામ મૂળભૂત બાબતોમાંથી પસાર થવાની જરૂર છે હવે તમે તકનીકોને સમજજો અને પછી તે જ રીતે તમારી એપ્લિકેશન માટે યોગ્ય ડેટા પસંદ કરજો તો તે આજના દિવસ માટે આટલું જ